ચાલો હવે આપેલ કોઈપણ એપ્લિકેશનો માટે PV મોડ્યુલોનું કદ કેવી રીતે રાખવું તેના પર ચર્ચા કરીએ એપ્લિકેશનોના બે વર્ગ છે એપ્લિકેશનના એક સેટને ઊર્જા સંગ્રહની જરૂર હોતી નથી તેથી આપણે PV મોડ્યુલોનું કદ કેવી રીતે લઈશું જેને ઊર્જા બફરિંગ માટે બેટરીની જરૂર નથી PV એપ્લિકેશનોના અન્ય વર્ગને ઊર્જા સંગ્રહની જરૂર છે અને બેટરીની જરૂર છે તેથી આપણે તે એપ્લિકેશનો માટે PV મોડ્યુલોનું કદ કેવી રીતે લઈએ જેમને બેટરીની જરૂર હોય છે આપણે આ બંને કિસ્સા જોશું અને PV પેનલ્સનુ કદ કેવી રીતે રાખવુ તે જોશું ચાલો કેટલીક એપ્લીકેશનોની સૂચિ કરીએ સૌથી સામાન્યમાંની એક એ છે કે ગ્રીડમાં PV પાવર પંપ કરવામાં આવે છે આ એક મહત્વપૂર્ણ એપ્લિકેશન છે જે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરે છે તમે જોયું હશે કે ઇમારતની ટોચ પર ઘણાં રૂફટોપ PV સોલાર સેલ્સ લગાવેલા હોય છે અને તે ઇન્વર્ટર સાથે જોડાયેલા હોય છે કે જે ગ્રીડમાં AC પાવર પંપ કરવા માટે ગ્રીડ સાથે જોડાયેલા છે આ એપ્લિકેશનને સામાન્ય રીતે બેટરીની જરૂર નથી એપ્લિકેશનોનો બીજો સમૂહ જેને બેટરીની જરૂર નથી તે વોટર પમ્પિંગ એપ્લિકેશન છે વધુમાંની એક અન્ડરગ્રાઉન્ડ સમ્પ છે જ્યાં પાણી સંગ્રહિત થાય છે અને તે ઓવરહેડ ટાંકી સુધી ઉપાડવામાં આવે છે આ અને જમીનને સિંચાઈ આપવા માટે પમ્પિંગ જમીનોના વિશાળ વિસ્તરણ પણ તે વર્ગમાં આવે છે જ્યાં સામાન્ય રીતે બેટરીની જરૂર હોતી નથી બીજો સમૂહ એ કુલીંગ એપ્લિકેશન છે જેમ કે રેફ્રિજરેશન પેલ્ટીર કૂલિંગ અને AC સામાન્ય રીતે તમે સૌરઊર્જાને થર્મલ અસરોમાં રૂપાંતરિત કરીને બેટરીની જરૂરિયાત વિના ઉપયોગ કરી શકો છો અને તેથી ત્યાં કેટલીક હીટિંગ એપ્લીકેશન છે જ્યાં તમારે બેટરીનો ઉપયોગ કરવો પડતો નથી ચાલો ગ્રીડમાં પમ્પ કરવામાં આવતા PV પાવરની આ લાક્ષણિક એપ્લિકેશનનો વિચાર કરીએ આ એક ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે અને ચાલો આપણે PV પેનલના કદ બદલવા વિશે કેવી રીતે જઈશું તે ધ્યાનમાં લેવા એક ઉદાહરણ લઈએ હવે ગ્રીડ ચાલો હું આ બે લાઈનો દ્વારા સિંગલ ફેઝ ગ્રીડને રજુ કરું છું પરંતુ તે થ્રી ફેઝ ગ્રીડ પણ હોઈ શકે છે અને આ ગ્રીડથી આપણે પાવર દોરીએ છીએ અને આપણે તેમાં પાવર મૂકી પણ શકીએ છીએ તેથી ગ્રીડ એ બફર તરીકે કામ કરી રહી છે તેથી આ ગ્રીડ લાઈનથી આ ગ્રીડ લાઇનો સુધી આપણે ઈમારતની અંદર લોડને ઇન્ટરફેસ કરીશું અને ત્યાં અંદર વિદ્યુતીય લોડ છે અને તેમને પાવરની જરૂર છે અને પછી આપણે ગ્રીડમાંથી પાવર દોરીએ છીએ તેથી આ ફેશનમાં આપણે ગ્રીડની અંદરના લોડને જોડીએ છીએ ગ્રીડમાંથી પાવર દોરીએ છીએ આપણે તેને મીટર કરીએ છીએ અને પછી ઉપકરણોને સંચાલિત કરીએ છીએ ચાલો આપણે કહીએ કે બિલ્ડિંગની છત પર આપણી પાસે સોલર પેનલ છે અને તે સૌર ઊર્જા પ્રાપ્ત કરે છે અને મેળવે છે તેથી આ સૌર ઊર્જા વિદ્યુતીય ઊર્જામાં રૂપાંતરિત થાય છે અને ચાલો આપણે કહીએ કે આપણે તેને મીટર કરીએ છીએ અને પછીગ્રીડ સાથે જોડાયેલા ઇન્વર્ટરનો ઉપયોગ કરીને તેને યોગ્ય રીતે ગ્રીડમાંમૂકીએ છીએ તેથી આ દૃશ્ય છે તેથી ચાલો આપણે આ દૃશ્યને ઉદાહરણ તરીકે લઈએઅને જોઈએ કે આપણે આ ફોટોવોલ્ટેઇક પેનલની રચના કેવી રીતે કરીએ છીએ તેથી તે તમનેસમજ આપશે કે તમારે શું કરવાની જરૂર છે તમે ગ્રીડમાં જેટલી ઊર્જા મૂકી છે તે PV પેનલ્સમાંથી મેળવેલી સૌર ઊર્જા છે અને આપણે ગ્રીડમાં જે મૂકીએ છીએ આપણે તેને WHPV તરીકે નામ આપીશું તેથી વોટ અવર એ ઉર્જાનો એકમ છે અને તેનો આપણે ઉપયોગ કરી શકીશું અને વોટ અવર લોડ ચાલો હું આને Whload કહું છુ તે ઊર્જા છે કે જે આના અંદરના ઉપકરણો દ્વારા વપરાશમાં લેવામાં આવશે તેથી જો PV પાવર ન હોય તો આપણે ફક્ત Whloadના દૈનિક ધોરણે અથવા માસિક ધોરણે ઊર્જાનો વપરાશ કરીશુંઅને જે માપવામાં આવે છે તેના આધારે ચૂકવણી કરીશું હવે આપણે ઊર્જાને પાછળ મૂકી રહ્યા છીએ હવે ચાલો કહીએ કે આપણી પાસે ચોખ્ખુ સંતુલન હોવું જરૂરી છે તે શૂન્ય ચોખ્ખી ઊર્જા છે જે આપણે આ ડિઝાઇનમાં સમાવવાનીજરૂર છે મોટાભાગનાં રાજ્યો મોટાભાગનાં સ્થળોએ તમારી પાસે વોટ કલાકો માટેનો ટેરિફ રહેશે જે આપણે લાઈનથી દોરીએ છીએ અને સૌર ઊર્જામાંથી વોટ કલાકનો ટેરિફ જે આપણે ગ્રીડમાં મૂકીએ છીએ તે સામાન્ય રીતે અલગ અને વધારે હોય છે તેથી ગ્રીડમાં ગ્રીન ઊર્જા મૂકવાનો પ્રયાસ કરવાનો એક ફાયદો છે તો હવે ચાલો આપણે કહીએ કે આ Whload પાસે ટેરિફ છે જે Cload છે તેથી તેનો ખર્ચ Cload પ્રતિ વોટ કલાક છે અને ચાલો આપણે કહીએ કે તમેગ્રીડમાંજે સૌર ઊર્જા મૂકીછે તેનું ખર્ચ મૂલ્ય CPV છે રૂપિયા CPV પ્રતિ વોટ કલાકછે આપણે ચોખ્ખી કિંમતની ગણતરી કેવી રીતે કરીએ તેથી ચોખ્ખી કિંમત દ્વારા આપી શકાય છે જ્યાં Whload એ વોટ અવર લોડ છે Cload એ ટેરીફ ખર્ચ છે Whpv એ વોટ કલાક છે જે આપણે ગ્રીડમાં મુકીએ છીએ અને CPV એ ફોટોવોલ્ટેઇક ટેરીફ છે હવે આની બાદબાકી એ ચોખ્ખો ખર્ચ થશે તેથી આપણું લક્ષ્ય અને આપણો રસ ચોખ્ખો ખર્ચ શૂન્ય કરવાનો છે તેથી શૂન્ય ચોખ્ખી કિંમત માટે Whpv જરૂરી છે CPV કારણ કે ચોખ્ખી કિમત શૂન્ય છે આપણે WhloadWhpv કરી શકીએ છીએ જો આપણને શૂન્ય ચોખ્ખી ઊર્જામાં રસ હોય તો એવા કિસ્સામાં ચોખ્ખી ઊર્જા શૂન્ય હોય છે અને તે કિસ્સામાં CloadCPV હોય છે કે જે લોડનુ ટેરીફ અને PVનુ ટેરીફ સમાન છે તેમાં કોઈ સબસિડી શામેલ નથી તો ચાલો આપણે આ વોટ કલાકની જરૂરિયાતને પહોંચી વળવા માટે PV પેનલ્સની રચના કરવા માટેની જરૂરિયાત લઈએ WhloadWhpv છે કે જેથી બિલ્ડિંગની અંદર અને બહાર ચોખ્ખી ઊર્જા શૂન્ય છે સામાન્ય રીતે લોડ માસિક ધોરણે મીટર અને બીલ કરવામાં આવે છે અને તે એકમ પ્રતિ મહિના તરીકે દર્શાવવામાં આવે છે અને તે કિલોવોટ કલાક પ્રતિ મહિનાનો પર્યાય છે તેથી આ તે એકમો છે જેના માટે તેનું બિલ અને ટેરિફ આપવામાં આવે છે તેથી આપણા હેતુ માટે Whload એ એક દૈનિક જરૂરિયાત છે તેથી આપણે કિલોવોટ કલાક પ્રતિ મહિનો30 લઈશું અને કિલોવોટ કલાક પ્રતિ દિવસ તરીકે વ્યક્ત કરીશું અને WhloadWhpv સેટ કરીશું ઘણા મહિનાઓ માટે અને કદાચ વર્ષના દર મહિને કિલોવોટ કલાકનુ રીડીંગ લેવાનું સારું રહેશે અને તેની સરેરાશ લો અને તે પછી Whloadની ગણતરી માટે વાપરો તેથી લોડની જરૂરીયાતનુ વધુ સુસંગત મૂલ્ય આપવા માટે તે સરેરાસ કિલોવોટ કલાક પ્રતિ મહિનો30 હોઈ શકે છે જેથી PV તે લોડને સંબોધિત કરી શકે ડિઝાઇનનો સૌથી ખરાબ કિસ્સો દર મહીને કિલોવોટ કલાકને ધ્યાનમાં લો આખા વર્ષનુ બીલ કરેલ રીડીંગ લો અને દર મહિને કિલોવોટ કલાકનું ઉચ્ચતમ મૂલ્ય લો જેથી તે બિલ્ડિંગ માટે ઊર્જાની મહત્તમ આવશ્યકતા હશે અને Whload એ મહત્તમ કિલોવોટ કલાક પ્રતિ મહિનો30 છે જે તમને કિલોવોટ કલાક પ્રતિ દિવસ આપશે શૂન્ય ચોખ્ખી ઊર્જા સંતુલન જાળવવા માટે તમારે મહત્તમ PV સપ્લાય કરવું પડશે તેથી કોઈ પણ Whpv આવશ્યકતાને આ રીતે ડિઝાઇન કરી શકે છે અથવા તો સૌથી ખરાબ કિસ્સાનુ મૂલ્ય લઈને દર મહિને કિલોવોટ કલાકનું મહત્તમ મૂલ્ય લઈને અથવા એપ્લિકેશનની દ્રષ્ટિએ તમારા અવરોધો શું છે તેના આધારે મૂલ્યની સરેરાશ લેવી આગળ આપણે દૈનિક ઊર્જાની માત્રા નક્કી કરવાની જરૂર છે જે વાતાવરણીય અસરો સાથે β ખૂણે નમેલા ફ્લેટ પ્લેટ પર બનેલી ઘટના છે અને આ કેવી રીતે કરવું તે આપણે જાણીએ છીએ તેથી Hat વિરુદ્ધ Nદિવસની સંખ્યા નિર્ધારિત કરો જેથી તમને કદાચ આના જેવો વક્ર મળશે આ વક્ર જુઓ જે 1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર તરફ જાય છે N365 છે તેથી ચાલો આપણે કહીએ કે ક્યાંક આપણી પાસે ન્યુનત્તમ છે હવે આ સૌથી ખરાબ કિસ્સો હશે ઘટના ઊર્જા કે જે વાતાવરણીય અસરો સાથે વર્ષના કોઈપણ દિવસે ફ્લેટ પ્લેટ કલેક્ટર પર ઉપલબ્ધ છે અને PV પેનલનુ કદ શોધવા માટે આપણે તેનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી આ વિશિષ્ટ મૂલ્ય Hatmin શોધી કાઢો કે જે કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસમાં છે આપણે અગાઉ ચર્ચા કરેલ સ્ક્રિપ્ટ ફાઈલના અમલ દ્વારા Hat શોધી શકીએ છીએ તેથી આ ટેક્સ્ટ ફાઇલ hat estimate m એ આપેલ અક્ષાંશ માટે Hatની કિંમતનો અંદાજ લગાવે છે તેથી મેં બેંગ્લોરને અક્ષાંશ તરીકે પસંદ કર્યું છે તમે આ ફાઇલના કન્ટેન્ટcontentsવિષયાર્થથી પરિચિત છો આપણે આ અગાઉ લખ્યું છે અને આનું વર્ણન અગાઉ કર્યું છે તેની ચર્ચા કરી છે તેથી હવે આપણે ઓક્ટેવમાં hat estimate m ચલાવીએ તેથી આઉટપુટ આકૃતિ આ રીતે મળશે તેથી વાદળી લાઇન એ H0 વિરુદ્ધ દિવસનીસંખ્યા છે તેથી આ દિવસ 1 છે જે 1લી જાન્યુઆરીછે અને આ દિવસ 365 છે જે 31 ડિસેમ્બર છે લીલી લાઇન એ Hat છે આ વાતાવરણીય અસરોવાળા નમેલા ફ્લેટ પ્લેટ કલેક્ટર પર પડતી ઘટના સૌર ઊર્જા છે તેથી એકમો કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ છે હવેઅહીં બેંગલોર માટે અવલોકન કરો ક્યાંક અહીં ન્યૂનત્તમ છે તેથી જો તમે આ બિંદુ લો છો તો આ 195ની આસપાસ હશે તો હું આ સ્થાનને ઝૂમ કરું તો તમે જોશો કે 195 દિવસ નંબરની આસપાસ તમારી પાસે Hat નુ ન્યુનત્તમ મુલ્ય છે કે જે લગભગ 4 6 છે સહેજ 4 6 કરતાં ઓછુ અથવા4 55 છે તમે Hatનુ ન્યૂનતમ મૂલ્ય HAT એરે ટાઇપ કરીને શોધી શકો છોજે તમને 4 5866 કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ મળશે અને આ દિવસ નંબર 195 અથવા 196 પર છે ચાલો આપણે દિવસ નંબર શોધવાનો પ્રયાસ કરીએ તેથી દિવસ નંબર એ મૂળભૂત રીતે Hat એરેનો ઇન્ડેક્સ છે ચાલો હું q Hatmin સેટ કરું જેનો અર્થ એ છે કે ન્યુનતમ Hatને અનુરૂપ મુલ્ય સિવાય બધા તત્વો તત્વ શૂન્ય બનશે પછી તેનો ઉપયોગ q શોધવા માટે કરો તે qના અશુન્ય તત્વો શોધશે જે ઇન્ડેક્સ 196 પર છે તેથી Hat એ 4 5866નુ ન્યૂનતમ મૂલ્ય શામેલ કરવું જોઈએ અને 196 એ જુલાઈને અનુરૂપ હશે N196 એ ક્યાંક 16 જુલાઈમાં પડશે તો તમે કેલેન્ડરમાં ટાઈપ કરી શકો છો અને હું વર્ષ ટાઇપ કરું છું ચાલો કહીએ કે 7મો મહિનો છે તેથી તે 16 જુલાઈ એ ક્યાંક 196 ને અનુરૂપ હશે અથવા તમે આ રીતે datenum કમાન્ડcommandઆદેશ વાપરી શકો છો તેથી datenum કમાન્ડ યુનિક્સ ટાઇમસ્ટેમ્પમાંથી દિવસોનો નંબર આપે છે જેમ કે કેટલા નંબરનો દિવસ છે તે આપે છે તેથી આ 16મી જુલાઈ 2017 અને 1લી જાન્યુઆરી 2017ની બાદબાકીની તારીખ છે તેથી એકથી તમે તારીખ નંબર મેળવશો તેથી આ 196 છે જે 16મી જુલાઈ હશે તેથી મૂળભૂત રીતે 16મી જુલાઈની આસપાસ તમારી પાસે ન્યૂનતમ Hatનુ મૂલ્ય છે કે જે 4 58 કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ છે હવે તે નિર્ણાયક અને મહત્વપૂર્ણ મૂલ્ય છે જે તમારે આમાંથી લેવું પડશે અને નિમ્ન ઇન્સોલેશન દરમિયાન અને ઓછામાં ઓછા ઇન્સોલેશનના દિવસે પણ સંપૂર્ણ લોડની આવશ્યકતા પૂરી પાડવા માટે તમારે PV પેનલની રચના કરવી પડશે પછી વર્ષના કોઈપણ અન્ય દિવસને આવરી લેવામાં આવે છે ચાલો આપણે Hatmin શોધવાની સૂચિતાર્થ સમજીએ અને તેનો ઉપયોગ આપણી ગણતરીમાં કરીએ તેથી ચાલો હું તે X અને Y કોર્ડિનેટ સિસ્ટમો દોરીશ જ્યાં X એ tને રજૂ કરે છે સમય કલાકોમાં છે આ દિવસના સમય કલાકોમાં છે 0 થી 24 કલાક છે અને Y અક્ષ એ L છે ઇન્સોલેશન કિલોવોટ પ્રતિ ચોરસ મીટરમાં છે અને મનેસવારના 6 વાગ્યા અને સાંજનાં 6 વાગ્યે મુખ્ય સમયને સુચવવાદો અને મનેઅંદાજીત ઇનસોલેશન વક્ર દોરવા દો જે આના જેવો દેખાય છે આના ઇન્ટિગ્રલ હેઠળનુ ક્ષેત્ર એ ઊર્જા છે અને ઊર્જા એ Hatmin છે તેથીવર્ષના દરેક દિવસે તમારી પાસે ઇન્સોલેશનનુ તરંગ સ્વરૂપ આના જેવું હશે અને તેના હેઠળનો વિસ્તાર તમને Hat આપશે અને આપણે આખા વર્ષના દરેક દિવસના Hat જોયા અને જાણવા મળ્યું કે વર્ષના કોઈ ચોક્કસ દિવસે વાતાવરણીય અસરો સાથે નમેલી સપાટી પર ઊર્જા ઘટના ન્યુનત્તમ હોય છે તેથી આ Hatmin છે અને બેંગ્લોર માટે આપણે જોયું કે આ મૂલ્ય 4 58 કિલોવોટ કલાક પ્રતિ ચોરસ મીટર પ્રતિ દિવસ જેટલું છે હવે આ ઇન્સોલેશન વિરુદ્ધ સમયનુ ચિત્ર સમાન રીતે આ ફેશનમાં લખી શકાય છે હું બીજા ગ્રાફgraphઆલેખમાં t વિરુદ્ધ ઇન્સોલેશન L લખું છુ હવે આના પર હું સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન સૂચવતી લાઈનને ચિહ્નિત કરું છું Lstd કે જે 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર છે હવે હું આ ક્ષેત્રને લંબચોરસ ક્ષેત્રમાં નકશામાં મૂકી શકું છું જેમાં Lstdના ઇન્સોલેશનના મહત્તમ મૂલ્યની કિંમત છે જે 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર છે તો ચાલો હું બપોરને અનુરૂપ બપોરની બીજી બાજુની રેખાને ચિહ્નિત કરું છું હું આ રેખાઓ દોરીશ અને તમારી પાસે આ લંબચોરસ અને લંબચોરસની પહોળાઈ છે આ લંબચોરસની પહોળાઈ એ આ મૂલ્યની બરાબર છે ચાલો આ વિશિષ્ટ ઉદાહરણ માટે કહીએ કે તે આંકડાકીય રૂપે 4 58ના બરાબર છે તેથી હું આને4 58 કલાકરાખીશ Hatના અન્ય કોઇ મૂલ્ય પરતે Hat કલાક હશે Hatકલાકનુ આંકડાકીય મૂલ્ય હશે તો આ ક્ષેત્ર શું છે હવે આ ક્ષેત્ર ઉંચાઈ 1 અને પહોળાઈ 4 58નો ગુણાકાર હશે તેથી આ ક્ષેત્ર પણ આ મૂલ્યની બરાબર છે તેથી આ તમને સમકક્ષ વિસ્તાર આપશે કે જે Hatminને અનુરૂપ છે અહીં માત્ર એટલો ફેર છે કે આ એક લંબચોરસ પ્રોફાઇલ છે અને તે કહે છે કે જો 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર સ્ટાન્ડર્ડ ઇન્સોલેશન લાગુ કરવામાં આવે તો ફક્ત 4 5 કલાક માટે તમારી પાસેઘટના રેડિયેશન હોઈ શકે છે તો ચાલો આપણે સૌર પેનલની નિશાની દોરીએ અને તેમાં દર્શાવ્યા પ્રમાણે આઉટપુટ ટર્મિનલ્સ છે હવે ઇનપુટ બાજુ પર પેનલ પર સૂર્યપ્રકાશ પર સોલર લાઇટ આવી રહી છે અને તે 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર ઇન્સોલેશન પર છે હવે પેનલ પોતે જ એક ક્ષેત્ર ધરાવે છે અને ચાલો કહીએ કે તે A ચોરસ મીટર છે હવે 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર અને Aનો ગુણાકાર એ પેનલ પર આવતા પાવર ઇનપુટની માત્રા હશે અને આઉટપુટ પર તમને પેનલની કાર્યક્ષમતા×1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર ઇન્સોલેશન×A ચોરસ મીટર પેનલનુ ક્ષેત્રફળ×4 58 કલાક મળશે જે તમને કિલોવોટ કલાક પ્રતિ દિવસ આપશે દરરોજ તમને પેનલમાંથી આટલી ઊર્જા મળશે તેથી વધુ સામાન્ય દ્રષ્ટિએ ચાલો હવે કહીએ કે આ Pin છે 1 કિલોવોટ પ્રતિ ચોરસ મીટર અને ક્ષેત્રફળનો ગુણાકાર તમને પાવર ઈનપુટ આપશે અને આ આંકડાકીય રીતે Hatminને સમાન છે તેથી સામાન્ય રીતે આપણે તેને કાર્યક્ષમતા×A×Hatmin તરીકે કહીશું અને Hatmin એ Whpvના બરાબર છે તો આના બરાબર શું હોવું જોઈએ ફોટોવોલ્ટેઇક પેનલ સમૂહનું આઉટપુટ એ લોડ આવશ્યકતાને સપ્લાય કરવામાં સમર્થ હોવું જોઈએ જેને આપણે એપ્લિકેશન બાજુથી આવતા WHPV તરીકે સેટ કર્યું હતું તેથી પેનલનું ક્ષેત્રફળ કે જે આપણે ખરેખર ખરીદવું જોઈએ અને ઇન્સ્ટોલ કરવું જોઈએ તે Whpv η×Hatmin હોવું જોઈએ હવે બેટરી વિનાની એપ્લિકેશન માટે ફોટોવોલ્ટેઇક પેનલ્સના કદ માટે ડિઝાઇનનું સમીકરણ આ હશે જ્યાં Whpv એ એપ્લિકેશન લોડની આવશ્યકતા છે આમારા ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગની છતપર સ્થાપિત માઉન્ટ અને ઇન્સ્ટોલ કરેલ સોલાર પેનલનુ ચિત્ર છે હવે આ સોલાર પેનલો છે અને Aની આપણે ગણતરી કરી છે તે આ સોલર પેનલ્સના ક્ષેત્રને અનુરૂપ છે જો કે વાસ્તવિક મિલકતની જરૂરીયાત એ ગણતરી કરેલ વિસ્તાર A કરતાં થોડું વધારે છે નિરક્ષણ કરો કે તમારે વચ્ચે થોડીક જગ્યાની જરૂર હોય છે જ્યાં તમારે પેનલ માઉન્ટ કરવાની પેનલો પર કામ કરવાની પેનલો સાફ કરવાની જરૂર હોય છે તમારે માર્ગની જરૂર છે જેથી તમારે જાળવણી કરનાર લોકોને આસપાસ ફરવાની મંજૂરી આપવાની જરૂર છે અને સફાઈ કરનાર લોકોને પણ પેનલ્સને સાફ રાખવા માટે અને જાળવણી કરવા માટે મંજુરી આપવાની જરૂર છે તેથી ફક્ત એટલું જ નહીં તમે પેનલોના સેટની બહાર જગ્યા રાખવાની ઇચ્છા રાખી શકો છો તમે અહી પડતા આ પેનલના છાયાનુ અવલોકન કરો તે પડોશી પેનલ પર વધુ પડતું નથી અને તેથી ઉપલબ્ધ આઉટપુટ પાવર પર ખોટ જાય છે તેથી થોડી માત્રામાં જગ્યાની જરૂર છે અને આ તે જગ્યા પર આધારિત છે જ્યાં પેનલ્સ ઇન્સ્ટોલ કરેલા છે તેથી સામાન્ય રીતે વાસ્તવિક મિલકતની જરૂરિયાત એ પેનલ્સ માટે ઇલેક્ટ્રિકલી રીતે ગણતરી કરેલ વિસ્તાર A કરતાં વધુ હશે તેથી A કે જેની ગણતરી કરવામાં આવે છે તેને આંતરિક ક્ષેત્ર કહેવામાં આવે છે જો કે વ્યવહારિક વાસ્તવિક મિલકતની જરૂરીયાત ગણતરી કરેલ કરતાં 30 વધુ હશે તેથી અંદાજીત રીતે જાળવણી અને સફાઇ કામગીરી માટે આ બધી જગ્યાઓ માટે 30 વધારાની જગ્યા બાજુઓ પર મૂકી શકો છો તેથી આ ગણતરી કરેલ ક્ષેત્રને આંતરિક ક્ષેત્ર કહેવામાં આવે છે જે ચોરસ મીટરમાં છે જો કે આપણે મૂલ્યાંકન કરવાની જરૂર છે કે તમને જોઈતી વાસ્તવિક મિલકત શું છે તેથી આપણે તેને એરિયા એસ્ટેટ કહીશું જે વિસ્તારની આંતરિક હશે અને જે આની જેમ ગણવામાં આવે છે અને તમારે જાળવણી હેતુ માટે જરૂરી ક્ષેત્ર સર્વિસ ક્ષેત્ર ઉમેરવો પડશે જાળવણી હેતુઓ માટે આશરે 30 વિસ્તાર આંતરિક કોરે મૂકી દો અને તેથી Aintrinsic1 3Aintrinsic હશે તેથી ચોક્કસ એપ્લિકેશન માટે આ ક્ષેત્ર જરૂરી છે આપેલ ચોક્કસ વોટ કલાકની આવશ્યકતા છે